આ સત્રમાં આપનું સ્વાગત છે આપણે પહેલાના સત્રોમાં બ્લેક બોક્સ પરીક્ષણ તકનીકો વિશે ચર્ચા કરી રહ્યા હતા અને આપણે બે મહત્વપૂર્ણ બ્લેક બોક્સ પરીક્ષણ તકનીકો તરફ ધ્યાન આપ્યું જે સમકક્ષ વર્ગ પરીક્ષણ અને વિશેષ મૂલ્ય પરીક્ષણ છે હવે ચાલો સંયુક્ત પરીક્ષણ જોઈએ જે બ્લેક બોક્સ પરીક્ષણની બીજી તકનીક છે પ્રથમ ચાલો સંયુક્ત પરીક્ષણ પાછળની પ્રેરણા જોઈએ એક વસ્તુ એ છે કે બંને સમકક્ષ વર્ગ પરીક્ષણમાં અને વિશેષ મૂલ્ય પરીક્ષણમાં જ્યારે પરિમાણોની સંખ્યા વધી જાય છે ત્યારે આપણને પરીક્ષણના કેસોની રચના કરવામાં મુશ્કેલી પડે છે પણ કેટલીકવાર આપણી સિસ્ટમની ગોઠવણીઓ પણ પરિણામને અસર કરે છે ઉદાહરણ તરીકે જો આપણે કોઈ પ્રોગ્રામને નિષ્ણાત મોડમાં અથવા શિખાઉ મોડમાં અથવા મધ્યસ્થ મોડમાં સેટ કરીએ છીએ જેથી આ સિસ્ટમની ગોઠવણીઓ છે જેમાં પ્રોગ્રામ જુદી જુદી રીતે વર્તે છે આપણી પાસે અન્ય સ્ટેટ ચલો હોઈ શકે છે જે પ્રોગ્રામના વિવિધ ઘટકો વિવિધ ઘટકોની તેમની વર્તણૂકને પણ અસર કરી શકે છે ઉદાહરણ તરીકે કોઈ પુસ્તક ઇશ્યૂ કરવામાં આવે છે અને પછી પુસ્તકની વર્તણૂક એ ઇશ્યૂ પ્રક્રિયા છે જે પહેલાથી જ કરવામાં આવી છે અને પછી આપણી પાસે પુસ્તકના ઇશ્યૂ ની વર્તણૂક અલગ હશે માત્ર એક ખૂબ જ નાનો કેસ પરંતુ આપણી પાસે જુદા જુદા ઘટકો માટે વધુ જટિલ સ્ટેટ રજૂઆત હોઈ શકે છે તેથી આ કિસ્સામાં સમકક્ષ વર્ગોની રચના કરવી મુશ્કેલ બને છે જ્યારે પરિબળો પરિમાણો 3 4 કરતા વધારે હોય છે અને કેટલીકવાર આપણી અહીં ઘણી બધી બુલિયન સ્થિતિઓ છે ખાસ કરીને યુઝર ઇંટરફેસ અને નિયંત્રક એપ્લિકેશન્સમાં બુલિયન વેરીએબલો છે ઉદાહરણ તરીકે પાવર પોઈન્ટ સોફ્ટવેર માટે ફૉન્ટ સેટિંગ છે અને અહીં ફક્ત તે જુઓ કે આપણે સ્મોલ કેપ ઓલ કેપ બરાબરી સુપરસ્ક્રિપ્ટ સબસ્ક્રિપ્ટ વગેરે પસંદ કરીએ છીએ અને અહીં કિંમતોની સંખ્યા કદ ફોન્ટ શૈલી ટેક્સ્ટ ફોન્ટ અને રંગ વગેરે છે આપણી પાસે જુદી જુદી ક્રિયા છે જે થશે તેથી ફોન્ટ અલગ દેખાશે તેથી આપણને ખબર નથી કે આ સેટિંગ્સ ના વિશિષ્ટ સંયોજન માટે ફોન્ટ દેખાશે નહીં ઉદાહરણ તરીકે જો ટેક્સ્ટ ફોન્ટ મુખ્ય છે અને ફોન્ટ શૈલી નિયમિત અથવા બોલ્ડ છે અને પછી કદ 38 છે અને પછી ફોન્ટનો રંગ લાલ છે અને પછી સુપરસ્ક્રિપ્ટ છે અને બધા કેપ્સ છે અહી આપણે એક સમસ્યા છે તેથી આ પરિસ્થિતિઓ માટે આપણને કેવી રીતે સમકક્ષ વર્ગ પાર્ટીશનો મળે છે તે મુશ્કેલ બને છે ચાલો આપણે સંયુક્ત પરીક્ષણ સમસ્યા જોઈએ જ્યાં આપણે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે ઘણા પરિમાણો છે કેટલાક પરિમાણો સીધા ઇનપુટ છે અને કેટલાક પરિમાણો સ્ટેટ ચલો અથવા એન્વાયરમેન્ટ ચલો છે અને તે પરિમાણોના વિશિષ્ટ સંયોજનો માટે આપણે પરીક્ષણ કરવું પડશે કારણ કે ત્યાં સમસ્યા હોઈ શકે છે આપણે ત્રણ સંયુક્ત પરીક્ષણ તકનીકો જોશું નિર્ણય ટેબલ આધારિત પરીક્ષણ કારણ અસર ગ્રાફિંગ અને જોડી મુજબ પરીક્ષણ પ્રથમ ચાલો નિર્ણય ટેબલ આધારિત તકનીકી જોઈએ નિર્ણય ટેબલ આધારિત પરીક્ષણમાં આપણે સમસ્યાનું વર્ણન આધારે નિર્ણય કોષ્ટક વિકસાવીએ છીએ તેથી આ સમસ્યા માટેનું બ્લેક બોક્સ સ્પષ્ટીકરણ છે અને પછી તેને જોઈને આપણે આ નિર્ણય કોષ્ટક વિકસાવીએ છીએ નિર્ણય કોષ્ટકમાં જો તમે અહીં જુઓ આપણી શરતો કોષ્ટકની ટોચ પર લખીએ છીયે આ ઇનપુટ પરિમાણો પર શરતો છે જો કંઈક સ્વિચ ઓન કર્યું છે અથવા કંઈક સ્વિચ ઓફ કર્યું છે તો તેના સંયોજનો અને તેથી વધુ અને પછી જો વિશિષ્ટ પરિસ્થિતિઓ હોય તો આપણી પાસે કેટલીક ક્રિયાઓ છે જે થાય છે તેથી આ આપણે એક નિયમ તરીકે કહીએ છીએ એવી સ્થિતિઓ કે જેથી આપણે બધી સંભવિત પરિસ્થિતિઓ રાખીએ અને તેના મૂલ્યોના સંયોજનો ધ્યાનમાં લઈએ અને પછી આપણે ઓળખીએ કે કઇ ક્રિયાઓ થશે ત્યાં એક કરતા વધુ ક્રિયા હોઈ શકે છે જે થઈ શકે છે અને આ દરેક કોલમને અહીં આપણે તેને નિયમ કહીશું ઉદાહરણ તરીકે અહીંની એક સ્થિતિ જો c 1 અને c 2 અથવા c 3 હોઈ શકે છે તેથી c 1 c 2 c 3 ઇનપુટ પરિમાણો છે અને આપણી પાસે ઇનપુટ પરિમાણ c 1 સાચું છે અને c 2 સાચુ છે અથવા c 3 સાચુ છે તો આપણી પાસે ક્રિયા A 1 છે એક સમસ્યા આપવામાં આવે છે જ્યાં આપણી પાસે સંખ્યાબંધ પરિમાણો છે અને તે પરિમાણો પરની કેટલીક શરતોના આધારે આપણી પાસે કેટલીક ક્રિયાઓ છે જે થાય છે આપણે આ નિર્ણય કોષ્ટકનો વિકાસ કરી શકીએ છીએ અને અલબત્ત આપણે સાવચેત રહેવું જોઈએ કે આપણે પરિસ્થિતિઓના સંભવિત સંયોજનો પર વિચાર કર્યો છે કે કેમ હવે ચાલો એક ઉદાહરણ જોઈએ ચાલો આપણે કહીએ કે આપણે એક પ્રોગ્રામ લખ્યો છે જે ત્રિકોણની ત્રણ બાજુઓ વાંચે છે અને પછી તે દર્શાવે છે કે ત્રિકોણ છે તે ત્રિકોણ નથી જે તમે દાખલ કરેલ ત્રણ બાજુઓ પર આધારિત છે તે આઉટપુટ કરે છે કે તે એક સ્કેલિન આઇસોસીલ્સ ઇક્વિપ્યુલેટ ત્રિકોણ છે કે પછી તે ત્રિકોણ જ નથી તો A5 પણ આપેલ મૂલ્ય જેટલું જ છે A 5 ખરેખર અમાન્ય છે તેવો આપણે વિચારણા કરી શકીએ અને આપણે અહીં જુદી જુદી પરિસ્થિતિઓ બનાવીએ છીએ તેથી C 1 એ BC કરતા ઓછું છે B એ CA કરતા ઓછું છે C એ AB કરતા ઓછું છે અને C 2a એ B ને બરાબર છે C 3 a એ c ને બરાબર છે અને C 4 b એ c ને બરાબર છે તો પછી અહીં કેટલાક વિશિષ્ટ સંયોજનો પર આધાર રાખીને આપણે આ ક્રિયાઓ પ્રદર્શિત કરીશું અને a b c ની વેલ્યુ ને આધારે આપણી પાસે આ ટેસ્ટ કેસ છે અને આપણી પાસે નિર્ણય ટેબલમાંથી અપેક્ષિત આઉટપુટ પણ છે તેથી આ દરેક પંક્તિઓ એક પરીક્ષણ કેસ છે આપણે તેને આ ફોર્મમાં પણ લખી શકીએ છીએ a એ bc કરતા ઓછું છે b એ ac કરતા ઓછું છે અને c એ ab કરતા ઓછું છે અને જો તેમાંથી કોઈ ખોટું છે તો આપણે કહીએ છીએ કે તે ત્રિકોણ નથી અને જો a બરાબર b છે b બરાબર c છે અને a એ c ને સમાન છે આ બધા સાચું છે તો આપણે લખીશું કે તે સમકક્ષ ત્રિકોણ છે તેથી આપણી પાસે પરીક્ષણના કેસો અને તેમના અપેક્ષિત આઉટપુટ હશે હવે ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ ચાલો આપણે કહી શકીએ કે આપણી પાસે પ્રિંટર નિદાન સોફ્ટવેર છે જ્યાં આપણે સ્થિતિ દાખલ કરીએ છીએ અને તે ક્રિયાઓ કે જે કરવાની છે તેને આઉટપુટ કરે છે ઉદાહરણ તરીકે જો પ્રિન્ટર પ્રિન્ટ કરતું નથી અને લાલ લાઇટ થઈ રહી છે સિસ્ટમ પ્રિંટરને ઓળખી ન શકે કે પછી પેપર જામની તપાસ અને ઇન્ક રિપ્લેસમેન્ટ ની તપાસ છે જો આપણી પાસે તે ત્રણેય છે હા તો તે પ્રિંટર કમ્પ્યુટર કેબલ તપાસે છે તેથી તમારું પ્રિંટર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરે છે અને શાહીને તપાસો અને બદલો તેથી આપણે દાખલ કરેલી વિશિષ્ટ પરિસ્થિતિઓ માટે આપણે દાખલ કરેલી વિશિષ્ટ શરતોના મૂલ્યો પ્રોગ્રામ દર્શાવે છે કે કઈ ક્રિયા થવી જોઈએ અને પછી આપણે શરતોના તમામ સંભવિત સંયોજનો પર વિચાર કરવો પડશે કારણ કે વપરાશકર્તા કોઈપણ સંભવિત સંયોજનો દાખલ કરી શકે છે પ્રિંટર પ્રિન્ટ કરતું નથી અને પ્રિંટરને ઓળખતું નથી અથવા ત્રણેય હોઈ શકે છે તેથી આપણે નિર્ણય કોષ્ટક બનાવીએ છીએ અને ત્યારબાદ આપણે દરેકને નિયમ તરીકે ધ્યાનમાં લઈએ છીએ અને આ આપણો પરીક્ષણ કેસ બનાવે છે તેથી આપણી પાસે ઇનપુટ મૂલ્યો છે અને આપણી પાસે કઇ ક્રિયાઓની અપેક્ષા રાખવી જોઈએ તે પણ છે જે પરીક્ષણ કેસ માટે જરૂરી છે હવે ચાલો એક નાની ક્વિઝ લઈએ માની લો આપણી ફ્લાઇટની નીતિ એવી છે કે જો ફ્લાઇટ અડધાથી વધુ ભરેલી હોય ફ્લાઇટ અડધાથી વધુ ભરેલી હોય અને ટિકિટનો ખર્ચ 3000 કરતા વધારે હોય અને જો તે ઘરેલું ફ્લાઇટ ન હોય તો મફત ભોજન પીરસાય છે જ્યારે તમામ ઘરેલું ફ્લાઇટ્સમાં ભોજન આપવામાં આવે છે આપણે નિર્ણય કોષ્ટક પરીક્ષણ કેવી રીતે વિકસિત કરી શકીએ નિર્ણય ટેબલ પરીક્ષણના કેસોની આ સ્થિતિ માટે ડિઝાઇન કરવા પડશે હવે કૃપા કરીને આ કરવાનો પ્રયાસ કરો જો ફ્લાઇટ અડધાથી વધુ ભરેલી હોય તો આ એક પરિમાણ બની જાય છે ફ્લાઇટ અડધી ભરેલી છે કે નહીં જો ટિકિટની કિંમત 3000 છે અથવા 3000 થી વધુ નથી અને મફત ભોજન પીરસવામાં આવે તો તે ક્રિયા છે અને તે ઘરેલું ફ્લાઇટ છે કે નહીં તે બીજું ઇનપુટ પરિમાણ છે અને બધી સ્થાનિક ફ્લાઇટ્સ માટે ભોજન આપવામાં આવે છે તેથી આપણે આ માટે નિર્ણય કોષ્ટક વિકસાવવાની જરૂર છે કૃપા કરીને તમે આને પ્રયત્ન કરી જુઓ પરંતુ મને ફક્ત આનો ઉપાય બતાવવા દો જેથી તમે તમારો જવાબો ચકાસી શકો આપણે કહ્યું છે કે ત્રણ ઇનપુટ શરતો છે એક ફ્લાઇટ અડધી ભરેલી છે ટિકિટનો ખર્ચ 3000 કરતા વધારે છે અને તે ઘરેલું ફ્લાઇટ છે કે નહીં તેથી એવું હોય કે તે ઘરેલું ફ્લાઇટ નથી અને ભાવ 3000 થી વધુ નહીં 3000 થી વધુ નહીં તો આપણે મફત ભોજન પીરસશું નહીં જો તે 3000 કરતા વધારે ન હોય તો આપણે મફત ભોજન આપતા નથી જો તે 3000 કરતા વધારે છે પરંતુ તે ઘરેલું ઉડાન છે તો આપણે મફત ભોજન પીરસાતા નથી અને જો તે અડધા કરતાં વધુ ભરાયેલ હોયઅને તે ઘરેલું ફ્લાઇટ છે દેખીતી વાત છે કે આપણે મફત ભોજન આપતા નથી માફ કરશો આપણે ભોજન આપતા નથી ભોજન મફત તો જ પીરસવામાં આવે છે જ્યારે તે અડધાથી વધારે ભરાયેલ છે 3000 કરતાં વધુ બેઠક દીઠ ભાવ છે અને તે સ્થાનિક ફ્લાઇટ નથી પરંતુ જ્યારે અર્ધ ભરેલા કરતાં વધુ હોય અને તે ઘરેલું ઉડાન નથી અને ટિકિટનો ખર્ચ 3૦૦૦ કરતા વધારે નથી ત્યારે ભોજન પીરસવામાં આવે છે અને જો તે અડધાથી વધુ ભરેલું હોય તો સીટ દીઠ 3૦૦૦ થી વધુ ભાવ હોય અને તે ઘરેલું ફ્લાઇટ છે તો પછી ભોજન પીરસવામાં આવે છે પરંતુ તે મફત ભોજન નથી અને પછી આ દરેક પરીક્ષણ કેસ બની જાય છે તેથી આપણને 1 2 3 4 5 6 7 8 થી n પરિમાણોની જરૂર પડશે જો દરેક પરિમાણ બુલિયન છે તો આપણને 2n પરીક્ષણના કેસોની જરૂર છે પરંતુ તે પછી આપણી પાસે આને ઑપ્ટિમાઇઝ કરવાની તક છે કારણ કે આમાંની કેટલીક શરતોની કાળજી લેવાની જરૂર નથી એકવાર તે ઘરેલું ફ્લાઇટ હોય અને તેની ટિકિટનો ખર્ચ 3૦૦૦ કરતા પણ ઓછો થઈ જાય આપણે ખરેખર તપાસ કરવાની જરૂર નથી કે તે અર્ધ ભરેલી છે કે નહીં આપણે તેની કાળજી લેતા નથી એ જ રીતે અહીં ફક્ત અહીં તપાસો કે આ આ બંને અર્ધ પૂર્ણ કરતાં વધુ 3000 કરતાં વધુ માટે છે અને જો તે ઘરેલું ફ્લાઇટ છે કે નહીં તો આપણે ભોજન સેવા આપતા નથી તેથી આપણે આ બે પરીક્ષણના કિસ્સાઓને એકમાં જ જોડી શકીએ તેથી જો આપણે તેવું કરીએ તો આપણે રીડન્ડન્ટ પરીક્ષણના કેસને દૂર કરી શકીએ આપણે આ બંનેને જોડી શકીએ છીએ કારણ કે આ બંને સમાન ક્રિયા પેદા કરે છે આ બંને અડધાથી વધુ ભરાયેલ અને સીટ દીઠ 3000 કરતા વધારે નહીં હોય ને ધ્યાનમાં લીધા વગર ભલે તે ઘરેલું હોય કે નહીં આપણે નિ શુલ્ક ભોજન આપતા નથી એ જ રીતે જ્યાં સુધી આ બે નહીં અને આ હા છે ત્યાં સુધી આપણે ઘરેલું છે કે નહીં તેની તસ્દી લેતા નથી અને તે જ રીતે આ બંને વચ્ચે જ્યાં સુધી તે અડધાથી વધુ ભરેલું હોય અને તે ઘરેલું ઉડાન હોય ત્યાં સુધી કે આપણે બેઠક દીઠ 3000 કરતા વધારે છે કે નહીં તે જોતાં નથી અને ભોજન પીરસીએ છીયે તેથી આપણે તેને ઑપ્ટિમાઇઝ કરી ને આપણે ચાર ટેસ્ટ કેસ શોધ્યા એક વાત આપણે યાદ રાખવી જ જોઇએ કે મેં અગાઉ કહ્યું છે કે આપણે સ્થિતિના તમામ સંભવિત સંયોજનો પર વિચાર કરવો પડશે કારણ કે ત્યાં એક તક છે કે ઘણા પરિમાણો હોય તો શરતોના કેટલાક સંયોજનો ચૂકી જવાય છે અને નિર્ણય કોષ્ટક બનાવતી વખતે આપણે સુનિશ્ચિત કરવું પડશે કે એક જ સંયોજન માટે બે ક્રિયાઓ છે તેથી તે એવું ન થઈ શકે કે તે જ સંયોજન બે અલગ અલગ પરીક્ષણ કેસોમાં પરિણમશે અને એવું હોય તો પછી આપણને નિર્ણય કોષ્ટક બનાવવામાં કંઈક ખોટું કર્યું છે હવે ચાલો જોઈએ કે કઈ સમસ્યાઓ છે જ્યાં તમે આ નિર્ણય ટેબલ આધારિત પરીક્ષણ લાગુ કરી શકો છો જ્યારે ઘણા નિર્ણય લેવાના હોય જે સમસ્યા નિવેદનમાં સ્પષ્ટ કર્યું હોય ત્યારે ઇનપુટ શરતોના કેટલાક સંયોજનોને આધારે જુદી જુદી ક્રિયાઓ થાય છે ઇનપુટ વેરીએબલ વચ્ચે લોજિકલ સંબંધ ઇનપુટ વેરીએબલ્સના સબસેટ શામેલ ગણતરી અને ઇનપુટ અને આઉટપુટ વચ્ચે કારણ અસર સંબંધ છે તેથી આઉટપુટ કેટલાક મૂલ્યો અને ઇનપુટ ને કારણે થાય છે પરંતુ નિર્ણય કોષ્ટકોમાં એક મુશ્કેલી એ છે કે જો સંખ્યા પરિમાણોની3 4 5 છે તો આપણે નિર્ણય કોષ્ટક બનાવી શકીએ છીએ પરંતુ આપણે કહીએ કે પરિમાણોની સંખ્યા 30 છે અને દરેક 3 4 કિંમતો લે છે તો કોલમની સંખ્યા 320 થઈ જશે જો આપણે 20 પરિમાણોના તમામ શક્ય મિશ્રણોનો ધ્યાનમાં લઈએ અને તે દરેક પરિમાણ ત્રણ લે છે તો મિશ્રણોનો સંખ્યા 3 20 બને છે જે જાતે નિયંત્રિત કરવા અને ઑપ્ટિમાઇઝ કરવા માટે ઘણા ટેસ્ટ કેસ છે તેથી આપણે બીજું કંઈક કરવાની જરૂર છે જેથી આપણે હવે તેના પર ધ્યાન આપીશું અહીં બીજી ક્વિઝ છે જેમ મેં કહ્યું છે અને ઘણી વાર કહ્યું છે કે પરીક્ષણના કેસો ડિઝાઇન કરવા માટે આપણને ઘણી પ્રેક્ટિસની જરૂર છે કેટલીકવાર ફક્ત થિયરીને જાણીને જ્યાં સુધી આપણે આ સિદ્ધાંતોનો અભ્યાસ ન કરીએ ત્યાં સુધી આપણે ખરેખર ઉકેલ લાવી શકતા નથી તો ચાલો બીજી સમસ્યા માટે નિર્ણય કોષ્ટક પરીક્ષણ ડિઝાઇન કરવાનો પ્રયાસ કરીએ તેથી સમસ્યા એ છે કે ઇ કોમર્સ સાઇટ નીચેની છૂટ આપે છે તેથી ઇ કોમર્સ સાઇટ પર એક પ્રોગ્રામ છે જે ગ્રાહકને લાગુ પડતું ડિસ્કાઉન્ટ દર્શાવે છે હવે ત્યાં વિવિધ શરતો છે જેના આધારે જુદી જુદી છૂટ આપવામાં આવે છે 2000 થી ઓછી ખરીદી માટે સભ્યને 10 ટકા ડિસ્કાઉન્ટ મળે છે જો ખરીદી 2000 રૂપિયાથી વધુ હોય તો ગ્રાહકને 15 ટકા ડિસ્કાઉન્ટ મળે છે અને જો SBI કાર્ડ દ્વારા ખરીદી કરવામાં આવે તો 5 ટકા વધારાના ડિસ્કાઉન્ટ મળે છે અને જો તમામ ડિસ્કાઉન્ટ પછી ખરીદીની રકમ 2000 કરતા વધી જાય તો શિપિંગ મફત છે તેથી અહીં ક્રિયાઓ છે એક તે છે કે ઇનપુટ મૂલ્ય અને ચુકવણી પદ્ધતિના આધારે જે ડિસ્કાઉન્ટ લાગુ પડે છે તે આ બે પરિમાણો છે ખરીદીની રકમ અને ચુકવણીની પદ્ધતિ શું છે તેથી આપણે ઇનપુટ શરતોના આધારે અહીં નિર્ણય કોષ્ટક બનાવી શકીએ છીએ કે ખરીદીની રકમ 2000 કરતા ઓછી છે અથવા તે 2000 અને વધારે છે અને તે SBI કાર્ડ આધારિત ચુકવણી છે કે નહીં તે પણ અને તે પછી કુલ રકમ કેટલી છે જે ડિસ્કાઉન્ટ લાગુ થયા પછી આધારિત છે તેથી આના આધારે આપણી પાસે ક્રિયાઓ છે કે ડિસ્કાઉન્ટ રેટ શું છે તે 10 ટકા 15 ટકા 5 ટકા અથવા 0 ટકા છે અને શિપિંગ મફત છે કે કેમ તેથી કૃપા કરીને આ માટે નિર્ણય કોષ્ટક બનાવો અને કૃપા કરીને પરીક્ષણના કેસો બનાવો અન્ય સંબંધિત સંયુક્ત પરીક્ષણ કારણ અસર ગ્રાફ છે સંક્ષિપ્તમાં જણાવવાનું કે કારણ અસર ગ્રાફ ખરેખર એક નિર્ણય ટેબલ પરીક્ષણ છે પરંતુ તેમાં વિશિષ્ટ સૂચનો છે જેના દ્વારા આપણે કોઈ સમસ્યાને વાંચીને આપણે તેને કારણ અસર ગ્રાફના રૂપમાં રજૂ કરી શકીએ છીએ પછી અને આપણી પાસે સીધી સરેરાશ પદ્ધતિ છે જે નિર્ણય ટેબલ બનાવવા માટે એક સરળ પદ્ધતિ છે તેથી વિચાર કરવા માટે કારણ ઇફેક્ટ ગ્રાફ પદ્ધતિ ખરેખર આપણને નિર્ણય ટેબલ વિકાસ માટે મદદ કરે છે કારણ ઇફેક્ટ ગ્રાફ એ સંકેતોનો સમૂહ છે કે જેના દ્વારા એક સમસ્યાને આપણે કારણ ઇફેક્ટ ગ્રાફના સ્વરૂપમાં દર્શાવી શકીએ અને એકવાર આપણી પાસે કારણ અસરનો ગ્રાફ તૈયાર થઈ જાય પછી આપણી પાસે નિર્ણય ટેબલ બનાવવાનો એક સીધો રસ્તો છે અને પછી આપણે નિર્ણય કોષ્ટક પરીક્ષણ લાગુ કરી શકીએ છીએ જેમાં દરેક કોલમ એક પરીક્ષણ કેસ બની જાય છે તેથી અહીં આપણે ઇનપુટ જોઈએ છીએ અને આપણે તેમને કારણો તરીકે કહીએ છીએ અને અસર તરીકે આઉટપુટ લઈએ છીયે અને પછી આપણે કારણો અને શરતોના વિવિધ સંયોજનો જોઈએ છીએ અને અહીં આપણે ફક્ત સંભવિત રીતો જોઈએ છીએ જેમાં અસર ઉત્પન્ન કરવાનાં કારણો અને જોડાણ છે જે તમે અગાઉ નિર્ણય ટેબલ વિકાસમાં કરી રહ્યા હતા તેમ આપણે ખરેખર બધા સંભવિત સંયોજનોને ધ્યાનમાં લેવાની જરૂર નથી તેથી એક અર્થમાં તે સંયુક્તતા વિસ્ફોટની સમસ્યાને ટાળે છે આપણને કારણ ઇફેક્ટ ગ્રાફ જોવા ઉદાહરણ લઈએકારણ કે સૌથી મોટું કામ અહીં કારણ ઇફેક્ટ ગ્રાફ બનાવવાનું છે અને એકવાર આપણી પાસે કારણ અસરનો ગ્રાફ આવે પછી તે મૂળભૂત રીતે નિર્ણય ટેબલ આધારિત પરીક્ષણ છે ચાલો આપણે આ સમસ્યા જોઈએ અને પછી તેને કારણ અસર ગ્રાફના રૂપમાં રજૂ કરવાનો પ્રયાસ કરીએ કારણ અસર ગ્રાફ વિશે ખરેખર ખૂબ ચર્ચા કર્યા વિના તે ખૂબ જ સરળ છે આપણે આ ઉદાહરણને હલ કરવાનો પ્રયાસ કરી શકીએ છીએ અને પછી તમે કારણ અસર ગ્રાફ શું છે તે વિશે જોશો ચાલો સમસ્યા જોઈએ કોઈ બેંકમાં જો આપણે મૂળ રકમ રૂપે 1 લાખ રૂપિયાથી ઓછી રકમ જમા કરીએ છીએ તો પછી વ્યાજ દર 6 ટકા 7 ટકા અથવા 8 ટકા થાપણના વર્ષને આધારે 1 વર્ષ 3 વર્ષ અથવા 5 વર્ષ માટે લાગુ પડે છે અને જો ડિપોઝિટ 1 લાખથી વધુ હોય તો પછી 1 વર્ષથી ઓછી 1 થી 3 વર્ષ અથવા 3 વર્ષ અથવા તેથી વધુની વચ્ચેના આધારે તેના વ્યાજ દર 7 ટકા 8 ટકા 9 ટકા છે તો ચાલો આપણે આ સમસ્યાનું કારણ અસર ગ્રાફ વિકસિત કરવાનો પ્રયાસ કરીએ ચાલો પહેલા કારણો અને અસરોની ઓળખ કરીએ જો થાપણ 1 વર્ષથી ઓછી હોય તો આ વિવિધ ઇનપુટ્સ છે થાપણ 1 વર્ષથી ઓછી છે થાપણ 1 વર્ષથી 3 વર્ષની વચ્ચે છે થાપણ 3 વર્ષ કરતા વધારે છે થાપણ 1 લાખથી ઓછી છે અને થાપણ 1 લાખ કરતા વધારે છે તેથી આ બધા ઇનપુટ કારણો છે અને પછી અસરો 6 ટકા 7 ટકા 8 ટકા 9 ટકાના દરે છે અને આ કારણોના વિશિષ્ટ સંયોજનોથી થોડી અસર બને છે ઉદાહરણ તરીકે થાપણ 1 વર્ષથી ઓછી છે અને થાપણ 1 લાખ કરતા ઓછી છે તે 6 ટકા ઉત્પન્ન કરશે જો થાપણ 1 વર્ષથી 3 વર્ષ સુધીની હોય અને થાપણ 1 લાખ કરતા ઓછી હોય તો તે 7 ટકા ઉત્પન્ન કરશે અને જો થાપણ 1 વર્ષથી ઓછી હોય અને થાપણની રકમ 1 લાખ કરતા વધુ હોય તો તે પણ 7 ટકા ઉત્પન્ન કરશે હવે ચાલો આ પાસાઓને રજૂ કરીએ તેથી કારણો અને અસરો આપણે વર્તુળો નોડના રૂપમાં સૂચવીએ છીએ અને આપણે બધા 5 કારણો લખ્યા છે અને પછી જ્યારે પણ કારણોનું સંયોજન થાય છે જે અસર ઉત્પન્ન કરે છે ત્યારે આપણી પાસે આ મધ્યવર્તી નોડ છે જો આપણી પાસે વધુ જટિલ સમસ્યાઓ માટે તો મધ્યવર્તી નોડનાં બહુવિધ સ્તરો હોઈ શકે છે તેથી અહીં જો તે 1 વર્ષથી ઓછું છે અને જો તે 1 લાખ કરતા ઓછું છે તો આ અહીંની સ્થિતિ છે તેથી જો આ બંને બે છે તો તે 6 ટકા વ્યાજ દર પેદા કરે છે અને જો ડિપોઝિટ 1 લાખ કરતા વધારે હોય અને તે 1 વર્ષથી ઓછી હોય તો તે 7 ટકા ઉત્પન્ન કરે છે અને જો તે કરતા ઓછું હોય તેથી c 4 ઉપર જ જોવાની જરૂર છે c 4 મને લાગે છે કે તે 1 લાખ કરતા ઓછું છે અને તે 1 થી 3 વર્ષની વચ્ચે છે તે 7 ટકા ઉત્પન્ન કરે છે અને તે જ રીતે જો થાપણ 1 લાખથી વધુ છે અને તે 1 વર્ષથી ઓછી છે તો તે 7 ટકા પેદા કરે છે તેથી એકવાર આપણી એ પાસે આવી જાય પછી નિર્ણય કોષ્ટક વિકસાવવા તે સરળ છે તેથી આપણે કારણ અસર ગ્રાફનો સીધો અનુવાદ કરી ને શરતો અને પછી સંબંધિત ક્રિયાઓ લખીએ છીએ અને એકવાર આપણી પાસે નિર્ણય કોષ્ટક તૈયાર થઈ જાય પછી આપણે નિર્ણય કોષ્ટક પરીક્ષણ લાગુ કરી શકીએ છીએ કે દરેક કૉલમ એક પરીક્ષણ કેસ બની જાય છે તેથી નિર્ણય ટેબલ સાથે આવવા માટે કારણ અસર ગ્રાફિંગ એ ખૂબ જ સરળ તકનીક છે નિર્ણય ટેબલ આધારિત પરીક્ષણના કિસ્સામાં ધ્યાનમાં લેવાની જરૂર છે તેવા પરીક્ષણના કેસોના સંયોજનમાં સંયુક્તતા વિસ્ફોટની સમસ્યાને ટાળે છે પરંતુ પછી ખૂબ જટિલ સમસ્યાઓ માટે પરીક્ષણના કેસોની સંખ્યા ખૂબ મોટી થઈ શકે છે ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કે આપણી પાસે એવી પરિસ્થિતિ છે કે જ્યારે શરતોની સંખ્યા ઇનપુટ શરતો 50 છે અને દરેક સાચું અથવા ખોટું એમ ઈન્પુટ લે છે અથવા બહુવિધ મૂલ્યો લે તેવા પણ હોઈ શકે છે અને ઘણી પરિસ્થિતિઓ જેવી કે યુઝર ઇન્ટરફેસ સંદર્ભમાં અને એમ્બેડેડ નિયંત્રક સોફ્ટવેરમાં આ પ્રકારની સમસ્યાઓ ઊભી થાય ખાસ છે આ કિસ્સાઓમાં ખરેખર 250 ડિઝાઇન હોય છે જે 50 ઇનપુટ પરિમાણો દરેક બે મૂલ્યો લે તેના માટે છે શરતી વિધાન ના પરીક્ષણ માટે જ 2 પાવર 50 પરીક્ષણના કેસોની સંખ્યા જરૂરી છે તેથી આપણે પરિસ્થિતિઓના સંભવિત સંયોજનોને 2 પાવર 50 ને ટેસ્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ જે વિશાળ સંખ્યા છે તે કોઈપણ વાજબી સમયગાળામાં ખરેખર પરીક્ષણ શક્ય નથી તેથી આપણી પાસે પરીક્ષણના ઓછા કેસો સાથે પર્યાપ્ત પરીક્ષણ કરવાની કેટલીક અસરકારક રીતો હોવી જરૂર છે અને તે બધું જોડી મુજબના પરીક્ષણ વિશે છે જ્યાં આપણે બતાવીએ છીએ કે આપણે ખરેખર ઇનપુટ મૂલ્યોના તમામ સંભવિત સંયોજનોને ધ્યાનમાં લેવાની જરૂર નથી નિર્ણય ટેબલ આધારિત પરીક્ષણ અને કારણ અસર ગ્રાફિંગમાં આપણે બધા સંભવિત ઇનપુટ સંયોજનો પર વિચારણા કરી રહ્યા છીએ અને અહીં આપણે તેમને ધ્યાનમાં લઈશું નહીં અને આપણે આગળના વ્યાખ્યાનમાં જોડી મુજબના પરીક્ષણ વિશે ચર્ચા કરીશું